સ્માર્ટ ફેક્ટરી એ એક શબ્દ છે જેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી 4 0 ની ક્રાંતિના સંદર્ભમાં સામાન્ય રીતે થાય છે લોકો ઉદ્યોગોમાં સ્માર્ટ ફેક્ટરીઓ બનાવવાની વાત કરી રહ્યા છે તેથી પ્રવર્તમાન ફેક્ટરી ફેક્ટરી કામગીરી પ્રક્રિયાઓ ઉત્પાદનો બધું જ સ્માર્ટ બનાવવામાં આવે છે પરંતુ તે પછી આપણે એ સમજવાની જરૂર છે કે સ્માર્ટ ફેક્ટરી શું છે તેથી ત્યાં સ્માર્ટ ફેક્ટરીની વિવિધ વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે ચાલો આપણે સ્માર્ટ ફેક્ટરીની આવી જ એક વ્યાખ્યા જોઈએ તેથી આ વ્યાખ્યા મુજબ સ્માર્ટ ફેક્ટરી "સ્માર્ટ ફેક્ટરી એ એક ફ્લેક્સિબલ સિસ્ટમ છે જે એક વ્યાપક નેટવર્ક પરના પ્રભાવને સ્વયં ઓપ્ટિમાઇઝ કરી શકે છે અને વાસ્તવિક અથવા નજીકના વાસ્તવિક સમયની નવી પરિસ્થિતિઓથી શીખી શકે છે અને ઉત્પાદન પ્રક્રિયાઓને સ્વાયત્ત રીતે ચલાવી શકે છે સ્માર્ટ ફેક્ટરીની આ ખૂબ સારી વ્યાખ્યા દ્વારા અહીં વિવિધ પાસાંઓ આવરી લેવામાં આવ્યા છે આ વિવિધ પાસાઓ શું છે તે એક ફ્લેક્સિબલ સિસ્ટમ છેઆપણી પાસે એક સિસ્ટમ હોવી જરૂરી છે જેને સરળતાથી બદલી શકાય છે જો તમારે અસ્તિત્વમાંની પ્રક્રિયામાં કેટલીક વસ્તુઓનો ફેરફાર કરવાની જરૂર હોય તો તે ચોક્કસ પરિવર્તનને સમાવવામાં મદદ કરવા માટે સિસ્ટમનો સમાવેશ કરવા માટે પૂરતી ફ્લેક્સિબલ હોવી જોઈએ સિસ્ટમ પ્રદર્શન કરે છે ત્યારે સમય જતાં કામગીરીને સ્વ ઓપ્ટિમાઇઝ કરતી વખતે આ સ્માર્ટ ફેક્ટરી અથવા તેનો કોઈ ઘટક સ્માર્ટ ફેક્ટરીમાં સમય જતાં તેના પ્રભાવને ઓપ્ટિમાઇઝ કરવા સક્ષમ છે જેમ તમે સમજી શકો છો અગાઉના વ્યાખ્યાનોમાં આપણે જે કંઈપણ ચર્ચા કરી છે તેના આધારે ખ્યાલ આવી શકે છે આ ખ્યાલ પ્રાપ્ત કરી શકાય છે વિવિધ ગાણિતીક નિયમોની સહાયથી અમલમાં મૂકી શકાય છેઅલ્ગોરિધમ્સ કે જેનો અંદાજ લગાવી શકાય છે કે ભવિષ્યમાં પ્રદર્શન કેટલા ચોક્કસ મશીન અથવા પ્રક્રિયામાં બનશે અને પછી તેના પ્રભાવને ઓપ્ટિમાઇઝ કરશે આ બહોળા નેટવર્કમાં પ્રભાવને સ્વ ઓપ્ટિમાઇઝ કરવા જઈ રહ્યું છે તેથી ત્યાં એક નેટવર્ક હોવું જોઈએ જે પ્રક્રિયામાં મદદ કરશે અને વિવિધ પરિસ્થિતિઓમાં સ્વ અનુકૂલન કરવામાં મદદ કરશે જે વાસ્તવિક સમય અથવા અ વાસ્તવિક સમયમાં આવી રહી છે અને સ્વચાલિત રૂપે વિવિધ ઔદ્યોગિક પ્રક્રિયાઓ ઉત્પાદન પ્રક્રિયાઓ ચલાવી રહી છે તેથી ચાલો આપણે આ બધી બાબતોમાં પ્રવેશતા પહેલા આ સ્માર્ટ ફેક્ટરી ખ્યાલને થોડી વધુ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે કહીએ કે આપણે એક સ્માર્ટ ફેક્ટરી બનાવવાની ઇચ્છા છે તેથી તેના વિવિધ ઘટકો શું છે આપણી પાસે સ્માર્ટ મશીનરી સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાઓ સ્માર્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ હોવાની જરૂર છે અને આ સ્માર્ટ પ્રોડક્ટ પર પહોંચવામાં મદદ કરી શકે છે તેથી આ બધાને વધુ સ્માર્ટ બનાવવા માટે આપણે સ્માર્ટ ડિવાઇસીસનો ઉપયોગ કરવાની જરૂર છે તેથી આ એક સ્માર્ટ ફેક્ટરી છે અને ત્યાં બીજી કેટલીક વસ્તુઓ હોઈ શકે છે જેને તમે ઓળખવા સમર્થ હશો જે ઉત્પાદનને વધુ સ્માર્ટ બનાવવામાં મદદ કરી શકે છે પછી આપણે આ ક્રિયા પ્રતિક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ આ એક સ્માર્ટ ફેક્ટરી છે અને ગ્રાહક વર્તણૂક ગ્રાહક સાથે ક્રિયા પ્રતિક્રિયા કારખાના પરના ગ્રાહકોની વર્તણૂક સિસ્ટમમાં અલગ અલગ ક્રિયા પ્રતિક્રિયા છે ઉર્જા વ્યવસ્થાપન અને બીજી બાબતમાં સ્માર્ટ ગ્રીડ ખૂબ મહત્વનું છે જેમ કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની સ્માર્ટનેસ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ક્લાઉડ કમ્પ્યુટિંગ અને મોટા ડેટાનું વિશ્લેષણો સાથે વ્યવહાર કરવો પડશે અને અન્ય પાસાઓને સમજવાનો પ્રયત્ન કરો તો શા માટે આપણે સ્માર્ટ ફેક્ટરીઓ લેવાની જરૂર નથી શા માટે આપણે સ્માર્ટ ફેક્ટરીઓ લેવાની જરૂર છે અમારી તકનીકીઓને વિકસિત કરવા માટે આજકાલ બજાર ખૂબ જ સ્પર્ધાત્મક છે જો તમારી પાસે સ્માર્ટ મશીનરીઓ સ્માર્ટ પ્રક્રિયાઓ સ્માર્ટ સિસ્ટમો એકંદરે હોય તો આ સિસ્ટમ્સના ઉપયોગ દ્વારા તમારી પાસે સુધારણા ઉત્પાદકતા કાર્યક્ષમતા આ મશીનરીનું સુધારેલું મોનિટરિંગ અને ડાઉન ટાઇમ ઘટાડવાની સંભાવના છે આ બજારમાં સ્પર્ધાત્મકતા સુધારવામાં મદદ કરશે આ સ્પર્ધાત્મકતા સાથે વ્યવહાર કરવા માટે અમારી પાસે સ્માર્ટ ફેક્ટરીઓ અને ઉત્પાદનની ઉંચી માત્રા ઓછામાં ઓછી સમયરેખામાં હોવી જરૂરી છે અને આ એકદમ સ્વ સમજી શકાય તેવું છે નિષ્ફળતાના જોખમને ઘટાડવાનું છેલ્લું એક ખૂબ મહત્વનું છે જે ઉત્પાદકતાને અસર કરશે તેથી નિષ્ફળતાનું જોખમ ઘટાડવું સ્માર્ટ ફેક્ટરીઓના ઉપયોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે તેથી સ્માર્ટ ફેક્ટરીઓ ચલાવવાના કયા ફાયદા છે ઉત્પાદનનો એકંદર ખર્ચ ખર્ચ ઘટાડવોઉત્પાદકતા ઉત્પાદકતાની કાર્યક્ષમતામાં વધારો જે ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેની સપાટીની કાર્યક્ષમતામાં સુધારો ઉત્પાદન પ્રક્રિયાઓની કાર્યક્ષમતામાં પણ સુધારો કરી શકાય છે તેથી સ્માર્ટ ફેક્ટરીઓમાં સંકલન અથવા સંક્રમણની સહાયથી તમામ જુદી જુદી શરતોમાં એકંદર કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે ગુણવત્તામાં સુધારો મશીનની તંદુરસ્તી જેવી વિવિધ વસ્તુઓની આગાહી સુધારવાભવિષ્યમાં મશીનની તંદુરસ્તીની આગાહી ભવિષ્યમાં કોઈ ખામી થઈ શકે છે કે નહીં તેની આગાહી મશીનરીની સલામતીમાં સુધારો અને કારખાનાઓમાં કામદારોની એકંદર સલામતી આ સ્માર્ટ ફેક્ટરી સ્માર્ટ મશીનો સ્માર્ટ એન્જિનિયરિંગ સ્માર્ટ ડિવાઇસીસ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાના જુદા જુદા ભાગો છે પછી ઉત્પાદન પ્રક્રિયાઓ અને આ બધી બાબતોને નવીનીકરણમાં જે કંઈપણ અસ્તિત્વમાં હતું તે નવીનતા પર સુધારણા કરતી ત્રણ બાબતો માહિતીની સહાયથી થઈ શકે છે ટેકનોલોજી ઇન્ફર્મેશન ટેકનોલોજી એકંદર ફેક્ટરીને સ્માર્ટ બનાવવામાં મદદ કરી શકે છે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે આઇટી ફેક્ટરીઓમાં આઇટીનો ઉપયોગ કંપનીઓ ફેક્ટરીને સ્માર્ટ અને ડેટા એનાલિટિક્સ બનાવવામાં મદદ કરી શકે છે જ્યારે તમે આઇઓટી સોલ્યુશન સેન્સર અને એક્ટ્યુએટર્સનો સમાવેશ કરો છો ત્યારે આ તમામ સ્માર્ટ ફેક્ટરીઓનો ડેટા ફેક્ટરીઓ છેતેઓ ઘણા બધા ડેટા ફેંકી દેશે જેનું વધુ સ્માર્ટ બનાવવા માટે તેનું વિશ્લેષણ કરવું પડશે સ્માર્ટ મશીનો અન્ય મશીનો સાથે વાતચીત કે સંપર્ક કરવામાં અન્ય સ્માર્ટ ડિવાઇસીસ અને માનવો સાથે વાત કરવામાં મદદ કરે છે સ્માર્ટ ડિવાઇસીસ કનેક્ટ થશે તેઓ પોતાને અને અન્ય ફીલ્ડ ડિવાઇસેસ અન્ય મોબાઇલ ડિવાઇસીસ વચ્ચે કનેક્ટ થશે કે જે ઓપરેટ કરે છે તેથી આ કનેક્ટિવિટીનો મુદ્દો સ્માર્ટ ઉપકરણોના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્માર્ટ ઉત્પાદન પ્રક્રિયા મેન્યુફેક્ચરિંગની ગતિશીલતા વિશે વાત કરે છે તેથી આવશ્યકતાઓમાં ગતિશીલ ફેરફારોની કાળજી લેવી તેથી કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના સ્વાયત સ્વાર્થિક રીતે મેન્યુફેક્ચરિંગ થવું જોઈએ વાસ્તવિક સમયસરતા ખૂબ જ મહત્વપૂર્ણ છેકાર્યક્ષમતા ખૂબ જ મહત્વપૂર્ણ છેઆમ આ તમામ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા કરવામાં મદદ કરે છે સ્માર્ટ એન્જિનિયરિંગ ઉત્પાદનની સ્માર્ટ ડિઝાઇન ઉત્પાદનનો સ્માર્ટ વિકાસ સ્માર્ટ પ્લાનિંગ આ બધા સ્માર્ટ એન્જિનિયરિંગના વિવિધ ઘટકો છે આઇટી તે કંઈક એવું છે જે કે સ્માર્ટ ફેક્ટરીઓના આ એકંદર ધંધા અથવા નિર્માણમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણને સ્માર્ટ સોફ્ટવેર સ્માર્ટ હાર્ડવેર સ્માર્ટ મેનેજમેન્ટ સ્માર્ટ મોનિટરિંગ અને સ્માર્ટ કંટ્રોલની બાબતમાં આઇટી સોલ્યુશન્સની જરૂર છે આ સ્માર્ટ ફેક્ટરીઓની કેટલીક લાક્ષણિકતાઓ છે એકંદરે જ્યારે આપણે સ્માર્ટ ફેક્ટરીઓની વાત કરી રહ્યા છીએ ત્યાં વિવિધ મશીનો વચ્ચે કનેક્ટિવિટી છે મશીનો અને જુદા જુદા ઓપરેટરો વચ્ચે કનેક્ટિવિટી છે આ જુદા જુદા ઓપરેટરો વચ્ચે કનેક્ટિવિટી છે આમ આપણી પાસે મશીન ટૂ મશીન છે મશીન ટુ હ્યુમન માનવ અને પછી હ્યુમન ટુ હ્યુમન તેથી આ બધી જુદી જુદી કનેક્ટિવિટી એ સ્માર્ટ ફેક્ટરીની ખૂબ જ મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે ઓપ્ટિમાઇઝેશન આ સ્માર્ટ ફેક્ટરીઓ એવી છે કે તેઓ તેમના ઉકેલો તેમની ઉત્પાદકતા તેમની પ્રક્રિયાઓ અને વધુ સમયને શ્રેષ્ઠ બનાવશે તેમની પાસે વિવિધ પ્રકારની એલ્ગોરિધમ્સ દ્વારા તેમાં એક પ્રકારની સ્વ શીખવાની વર્તણૂક શામેલ હશે તેમાં અમલમાં મૂકવામાં આવશે આમ ખૂબ ઝડપથી આગળ વધવાની દ્રષ્ટિએ પારદર્શિતા ખૂબ જ મહત્વપૂર્ણ સક્રિયતા અને ચપળતા છે તેથી ગતિશીલતા આવશ્યકતાઓમાં પરિવર્તન પર્યાવરણમાં પરિવર્તન અને પર્યાવરણીય પરિમાણોમાં ફેરફારની દ્રષ્ટિએ ખૂબ ઝડપથી આગળ વધવું કનેક્શન કનેક્ટેડ સ્માર્ટ ડિવાઇસેસ કનેક્ટેડ સ્માર્ટ મશીનો અને આ બધા કનેક્ટેડ ડિવાઇસેસ ઘણાં બધા ડેટા લાવશેતેથી ડેટા સેન્ટર સાથે જોડાણ અને વિવિધ પ્રક્રિયાઓ વચ્ચે કનેક્ટિવિટી કાર્યોનું ઓપ્ટિમાઇઝેશન ઓપ્ટિમાઇઝ કરવું કાર્યોનું સમયપત્રક બનાવવું ઉર્જાના વપરાશને ઓપ્ટિમાઇઝ કરવું ટ્રેકિંગને ઓપ્ટિમાઇઝ કરવું થ્રુપુટને ઓપ્ટિમાઇઝ કરવું વિશ્વસનીયતાને શ્રેષ્ઠ બનાવવી અને ઘણી અન્ય ઘણી બાબતોને સ્માર્ટ ફેક્ટરીમાં ઓપ્ટિમાઇઝ કરવું પડશે પારદર્શિતા કારણ કે હવે તમે કોઈ વિશિષ્ટ ઘટક કોઈ વિશિષ્ટ મશીનરી કેટલાક લોજિસ્ટિક આઇટમને ટ્રેક કરવામાં સમર્થ છો જે રીઅલ ટાઇમમાં કરવામાં આવે છે આ પારદર્શિતા પર પણ સુધરે છે રીઅલ ટાઇમમાં જ્યારે પણ તે જરૂરી હોય ત્યારે સ્માર્ટ ફેક્ટરીમાં ચોક્કસ સ્થાન તેથી ટ્રેકિંગ ખૂબ કાર્યક્ષમ બને છે તે પારદર્શિતામાં સુધારો કરવામાં મદદ કરે છે રીઅલ ટાઇમ મોનિટર કરવું અને સમયસર જરૂરી કાર્યવાહી કરવી જો રીઅલ ટાઇમમાં શક્ય તેટલું ઝડપથી જાણવાનો પ્રયાસ કરવામાં કંઇક ખોટું થયું હોય અને જરૂરી કાર્યવાહી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે પછી લોકોને ચેતવણી સંદેશાઓ ઉત્પન્ન કરવાનું છે જેમણે ખરેખર આ માહિતી હોવી જરૂરી છે કાર્યક્ષમતા ગુણવત્તાની સમસ્યાઓની આગાહી સલામતીમાં સુધારો ભાવિ પરિણામોની આગાહી અને ભાવિ પડકારોની આગાહી એજિલિટી એકંદર સુગમતા વિશે વાત કરે છે જે હું તમને અગાઉ કહી રહ્યો હતો વિવિધ ફેરફારો જરૂરિયાતોમાં ફેરફાર કદાચ વિવિધ ઉત્પાદન પ્રક્રિયાઓમાં ફેરફાર કાનૂની પાલનમાં પરિવર્તન અને ઘણી બધી વસ્તુઓ છે જે સમય જતાં બદલાઈ શકે છે તેની સંભાવનામાં સુગમતા છે જે ફ્લેક્સિબલ રીતે શામેલ કરવામાં સક્ષમ છે જેની ચપળતા વિશે વાત કરે છે આ તમામ ઉત્પાદન પ્રક્રિયાઓમાં થતા ફેરફારો કાનૂની આવશ્યકતાઓમાં ફેરફાર એકંદર આવશ્યકતાઓમાં ફેરફાર સાથે અનુકૂલન તેથી આ બધી વસ્તુઓ અનુકૂલન છે જે ચપળતા લક્ષણનો ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે સ્વ રૂપરેખાંકન મશીનોએ સ્વ રૂપરેખાંકિત કરવા માટે સક્ષમ હોવું જોઈએ જ્યારે પણ જરૂરી હોય ત્યારે તેઓ જાતે જ પ્રારંભ કરી શકશે તેમના પોતાના પર કાર્ય કરશે અને તેમના પોતાના પર ગોઠવે સ્માર્ટ ફેક્ટરીઓ માટે સહાયક તકનીકીઓ મોટી ડેટા તકનીક ખૂબ જ મહત્વપૂર્ણ છે ક્લાઉડ કમ્પ્યુટિંગ ખૂબ મહત્વપૂર્ણ છે મોટા ડેટા ઘણાં બધાં ડેટા મેળવવા વિશે છે વિશાળ વોલ્યુમમાં ઉંચી વેગમાં ઉચ્ચ વિવિધતા ધરાવે છે અને વિવિધ 'વિ' ના સંદર્ભમાં રજૂ કરાયેલા ઘણાં વિવિધ લક્ષણો છે આ ડેટાને હેન્ડલ કરવું પડશે અને સ્માર્ટ ફેક્ટરીઓએ ઘણું ઉત્પન્ન કર્યું છે તેઓ ઘણા બધા ડેટાના નિર્માતા છે અને જ્યાં સુધી તે સંગ્રહિત પ્રક્રિયા અને વિશ્લેષણ ચોક્કસ રીતે કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ડેટા નકામું હશે તેથી આ મોટા ડેટા ટેક્નોલોજી જેવી કે હડૂપ અથવા અન્ય અન્ય બિગ ડેટા તકનીકોનો ઉપયોગ થાય છે વિવિધ ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ સાર્વજનિક કલાઉડ ખાનગી કલાઉડ વિવિધ કંપનીઓ આજકાલ તેમના પોતાના ખાનગી કલાઉડ અને માઇક્રોસોફ્ટ અઝ્યુર અને ગુગલ ક્લાઉડ જેવી જાહેર ક્લાઉડ સેવાઓ પણ ધરાવે છે આ બધી વસ્તુઓ ઉપલબ્ધ છે સ્માર્ટ ગ્રીડ એ ખૂબ જ મહત્વપૂર્ણ સહાયક તકનીક છે કારણ કે આપણે ફેક્ટરીઓ વિશે વાત કરી રહ્યા છીએ ફેક્ટરીઓ અનિવાર્યપણે સૌથી મોટા ગ્રાહકો છે જે વીજળીનો અને અન્ય ઉર્જાનો સૌથી મોટો ગ્રાહક છે તેથી ઉર્જાની અસરકારક રીતે ઉપયોગ કરવામાં સક્ષમ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સ્માર્ટ ફેક્ટરીઓ સાથે સ્માર્ટ ગ્રીડ જોડાયેલા હોવા ખૂબ મહત્વપૂર્ણ છે સ્માર્ટ ફેક્ટરીમાં ક્લાઉડ કમ્પ્યુટિંગનો ઉપયોગ પ્રક્રિયાની ક્ષમતાઓમાં મદદ કરે છે ઉચ્ચ પ્રદર્શન કમ્પ્યુટિંગની ક્ષમતા પ્રદાન કરે છે વિવિધ એપ્લિકેશનો ચલાવવાનાં સાધનો આપે છે વિવિધ વિકાસ પ્લેટફોર્મ પ્રદાન કરે છે ડેટા સ્ટોર કરે છે વધુ સ્કેલેબલ ફેશનમાં તે છે જે સ્માર્ટ ફેક્ટરી ડોમેનમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્રદાન કરે છે બિગ ડેટા બિગ ડેટા એનાલિટિક્સ વિશે છે પ્રાપ્ત કરેલા ડેટામાંથી જ્ઞાન ઉત્પન્ન કરે છે તેથી અમારી પાસે ડેટા છે માહિતીમાંથી માહિતી કાઢવી માહિતીમાંથી જ જ્ઞાન ઉત્પન્ન કરવું જે ડેટામાંથી પ્રક્રિયા કરવામાં આવે છે આ ખૂબ મૂલ્યના પ્રવાહમાં સુધારો કરવા ભાવિની આગાહી કરવા અને પ્રભાવ સૂચકાંકોની સંભાળ રાખવા પ્રભાવ સૂચકાંકો પર સુધારણા કરવા માટે મહત્વપૂર્ણ કેપીઆઈ પણ ખૂબ મહત્વનું પાસું છે સ્માર્ટ ફેક્ટરીઓમાં સ્માર્ટ ગ્રીડનો ઉપયોગ ઉર્જા વપરાશમાં અડગજો તમે સ્માર્ટ ફેક્ટરીઓ સાથે સ્માર્ટ ગ્રીડનો ઉપયોગ કરી રહ્યાં છો તો ઉર્જા વપરાશની સ્માર્ટ રીતે કાળજી લેવામાં આવશે ચોક્કસ ઉર્જાના આધારે ઓપ્ટિમાઇઝ ઉર્જા વપરાશ થશે ત્યાં સુધી કે ઉર્જા વપરાશ દિવસ દરમિયાન અથવા વર્ષના જુદા જુદા સમય દરમિયાન વિવિધ પ્રક્રિયાઓમાં સંતુલિત થઈ શકે છે લોડ બેલેન્સિંગ ખૂબ મહત્વનું છે કંપનીના અમુક ભાગોને અમુક પ્રકારના લોડ ઇલેક્ટ્રિક લોડની જરૂર પડી શકે છે તેથી ચોક્કસ ઘટકો અમુક કંપનીઓ ફેક્ટરીના અમુક ભાગોને કંપનીના અન્ય ભાગોની તુલનામાં વધુ લોડની જરૂર પડશે આ વિભેદક લોડિંગ અને કંપનીના વિવિધ ભાગોમાં દિવસ દરમિયાન લોડને સંતુલિત કરો આ સ્માર્ટ ગ્રીડના મહત્વપૂર્ણ પાસાં છે આ એક ખૂબ જ તળિયે સ્માર્ટ ફેક્ટરીનું ઓટોમેશન પિરામિડ છે આપણી પાસે ડિવાઇસ લેવલમાં ઉપકરણો છે પછી આપણી પાસે કંટ્રોલ લેવલ છે પછી આપણી પાસે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ લેવલ છે અને ERP લેવલ છે વચ્ચે આ બધા અલગ સંપર્ક સ્તરો સ્માર્ટ ફેક્ટરીઓમાં વિસ્તૃત વાસ્તવિકતાનો ઓગમેન્ટેડ રિયાલિટી ઉપયોગ તદ્દન પ્રચલિત છે આ ઉપકરણોને દૂરથી સંચાલિત કરવામાં મદદ કરશે તેથી ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી વિવિધ મશીનરી ફેક્ટરીમાં વિવિધ ઉપકરણોનું રીમોટ મોનિટરિંગ શક્ય છે હકીકતમાં ત્યાં બીજું એક છે જે વર્ચુઅલ રિયાલિટી છે જે આપણે બીજા પ્રવચનોમાં ચર્ચા કરી છે ઔગ્મેન્ટેડ રિયાલિટી અને વર્ચુઅલ રિયાલિટી એક સાથે સ્માર્ટ ફેક્ટરીમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સના રિમોટ મોનિટરિંગ રિમોટ ઓપરેશનમાં મદદ કરશે આ તકનીકીઓ ચોકસાઇ સુધારવા પ્રક્રિયાઓમાં ચોકસાઇ પૂરી પાડવા ઉત્પાદન પ્રક્રિયાઓમાં ખાસ કરીને કિરણોત્સર્ગી ઝોન માટે સલામતીમાં સુધારણા અને અન્ય સલામતીના અન્ય મહત્વપૂર્ણ જટિલ ક્ષેત્રોમાં પણ મદદ કરી શકે છે તેથી આની સાથે અમે સ્માર્ટ ફેક્ટરી પરના વ્યાખ્યાનને સમાપ્ત કરીએ છીએ હું આશા રાખું છું કે સ્માર્ટ ફેક્ટરી શું છે અને શા માટે સ્માર્ટ ફેક્ટરીઓ જરૂરી છે અને સ્માર્ટ ફેક્ટરીના આવશ્યક ઘટકો કયા છે તે વિશે તમને થોડી મૂળભૂત સમજ છે આ તમારા માટે આપવામાં આવેલા કેટલાક સંદર્ભો છે અને જો તમને વધુ રુચિ વધુ તો તમે વાંચી શકો છો ઇન્ટરનેટ પર તમને સ્માર્ટ ફેક્ટરીઓ પર ઘણાં જુદા જુદા અન્ય વ્યાખ્યાનો અને વિવિધ અન્ય સામગ્રી મળી શકશે તેથી જો તમે સ્માર્ટ ફેક્ટરીઓ વિશે વધુ જાણવા માંગતા હો તો કૃપા કરીને તેનું વાંચન કરો સ્માર્ટ ફેક્ટરી એ એક વિભાવના છે જેમાં બિલ્ડિંગની વિવિધ તકનીકીઓ અને વિવિધ ઘટકો છે તેથી આ બધી જુદી જુદી તકનીકો સ્માર્ટ ફેક્ટરીઓ બનાવવા માટે સક્ષમ તકનીકીઓને સક્ષમ કરે છે આ તે છે જેની આપણે ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ ખાસ કોર્સના વિવિધ પ્રવચનો દ્વારા અને જો તમારે ખરેખર સ્માર્ટ ફેક્ટરી બનાવવાની જરૂર છે તો તમારે આ ખ્યાલોને અમલમાં મૂકવા પડશે જે આપણે આ કોર્સમાં ચર્ચા કરી રહ્યા છીએ તેથી આની સાથે આપણે તેનો અંત લાવીએ છીએ ઇન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં સ્માર્ટ ફેક્ટરી એ ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે ઇન્ડસ્ટ્રી 4 0 માં એક સૌથી મૂળભૂત અને કેન્દ્રિય થીમ સ્માર્ટ ફેક્ટરીઓ બનાવવી છે આ સાથે આપણે અંત લાવીએ છે